અગાઉના વર્ગમાં આપણે ટેન્શન સ્ટ્રીપમાં મધ્યસ્થ તિરાડ ની સમસ્યા પર જોયું આપણે પ્રશ્ન ઉઠાવ્યો તિરાડની હાજરીમાં તાણ ઊર્જા કેવી રીતે શોધવી હકીકતમાં આપણે સૂચિબદ્ધ કર્યું ત્યાં ત્રણ શક્યતાઓ હોઈ શકે છે તે પરિમાણીય વિશ્લેષણ છૂટછાટ સમાનતા અને અંતે ક્રેક ફેસ વિસ્થાપન પર આધારિત વાસ્તવિક ગણતરી દ્વારા કરી શકાય છે આ કરવા માટે આપણે તણાવ અને વિસ્થાપન ક્ષેત્રોનું જ્ઞાન જાણવાની જરૂર છે આપણી ચર્ચા માટે આપણે શું કર્યું આપણે મધ્યસ્થ તિરાડ માટે ઉપલબ્ધ ઉપાય લીધો અને તે બે ટીપ્સ સાથે તિરાડ પર ભાર મૂકે છે જુઓ તે નજીવી દેખાઈ શકે છે હકીકતમાં આ સૂક્ષ્મ બિંદુને ન ઓળખવા માટે ફ્રેક્ચર મિકેનિક્સ ના પ્રારંભિક તબક્કામાં થોડી મૂંઝવણ હતી તેના પર ભાર મૂકવા માટે હું તેને ફરીથી કહી રહ્યો છું આપણે મધ્યસ્થ તિરાડના કેસનો ઉકેલ લીધો છે તે બે ટીપ્સ સાથે તિરાડ છે જે તમારે ઓળખી લેવી જોઈએ અને આ તાણ ઊર્જા તરીકે આપવામાં આવે છે Ua બરાબર pi પાઈ સિગ્મા સ્ક્વેર્ E એક અન્ય પાસું પણ મેં ધ્યાન દોર્યું કે આ એકમ જાડાઈની અનંત પેનલ માટે મેળવવામાં આવે છે જુઓ જો તમે ફ્રેક્ચર મિકેનિક્સ માં પુસ્તકો જુઓ છો તો તમારી પાસે એકમ જાડાઈ તેમજ મર્યાદિત જાડાઈ માટે સમીકરણો છે તેથી જ્યારે તમે પુસ્તકો જુઓ છો ત્યારે તમે અભિવ્યક્તિઓ જોઈને ઓળખી શકશો પછી ભલે તે એકમ જાડાઈ માટે હોય અથવા મર્યાદિત જાડાઈ B તેથી મારી બધી ચર્ચાઓમાં મેં સભાનપણે જે કર્યું છે તે આ પર આગળ અને પાછળ જવાનું છે અમુક વસ્તુઓ આપણે એકમની જાડાઈ પર વિકસાવીશું જ્યારે તમારી પાસે મર્યાદિત જાડાઈ હોય ત્યારે આપણે પણ જોઈશું હકીકતમાં તિરાડની હાજરીમાં તાણ ઊર્જાની તમારી પ્રશંસા કરવામાં મદદ કરવા માટે આપણે છૂટછાટ સમાનતા તરફ જોયું તમારે ધ્યાનમાં રાખવું જોઈએ આ ગાણિતિક રીતે સખત ન હતા છૂટછાટ સમાનતાની ચર્ચા કરતી વખતે આપણે જાડાઈ B ની તકતીને ધ્યાનમાં લીધી જેથી તમને તાલીમ મળે જ્યારે આ સમીકરણોના વિકાસમાં જાડાઈ લાવવામાં આવે ત્યારે આ સમીકરણો કેવી રીતે બદલાય છે Definition of energy release rate and resistance ઊર્જા પ્રકાશન દર અને પ્રતિકાર ની વ્યાખ્યા અને હવે આપણે ઊર્જા પ્રકાશન દરની વ્યાખ્યા શું છે તે લઈએ છીએ વાસ્તવમાં આ તે સમસ્યાની ચાલુતા છે જેની આપણે ચર્ચા કરી હતી અને આ માટે આપણને જે પરિણામ મળ્યું છે તે Pi પાઈ સિગ્મા સ્ક્વેર્ a ને E દ્વારા વિભાજીત કરવામાં આવ્યું હતું પરંતુ જે પણ મુદ્દાઓનો સારાંશ આપવામાં આવે છે તે કોઈપણ સામાન્ય સમસ્યા પરિસ્થિતિ માટે છે અને તમને અહીં શું મળે છે ઊર્જા પ્રકાશન દર એ તિરાડ ટિપ દીઠ શરીરના એકમ જાડાઈના તિરાડ આગળના એકમ વિસ્તરણ દીઠ પ્રકાશિત ઊર્જા છે કારણ કે આપણે કેન્દ્રની તિરાડ લીધી છે અહીં તિરાડની લંબાઈ 2a તરીકે મૂકવામાં આવી છે આને ઊર્જા પ્રકાશન દરની સામાન્ય અભિવ્યક્તિ તરીકે ન લો આ મધ્યસ્થ તિરાડની ચોક્કસ સમસ્યા માટે છે હકીકતમાં જાડાઈ B પણ છુપાયેલ છે આપણે થોડા સમય પછી જોશું એક સામાન્ય અભિવ્યક્તિ તેમાં આપણી પાસે 1 દ્વારા B ડાઊU ડાઊa દ્વારા વિભાજીત હશે અને મર્યાદિત જાડાઈની પ્લેટ માટે આ Pi સિગ્મા સ્ક્વેર્ b ને E દ્વારા વિભાજીત કરવામાં આવશે તેથી બી રદ થશે અને તમે આ રીતે કરશો મેળવો અને ઊર્જા પ્રકાશન દર માટેના એકમો જુલ પ્રતિ મીટર સ્ક્વેર્ અથવા બીજા શબ્દોમાં ન્યૂટન પ્રતિ મીટર છે અને આને એકમ વિસ્તરણ દીઠ તિરાડ ચાલક બળ પણ કહી શકાય અને એક ખૂબ જ મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે પણ તમારી પાસે પરિભાષા દર હોય ત્યારે તમે સમય સાથે કંઈક કરવાની અપેક્ષા રાખો છો અહીં સમય લાવવાનો કોઈ પ્રશ્ન નથી તેથી આને ઊર્જા પ્રકાશન દર તરીકે કહેવું એક અર્થમાં એક ખોટો અર્થ તેથી આપણે ઊર્જા પ્રકાશન દર જોયો છે અને આપણે પ્રતિકાર પણ જોઈશું તમે જાણો છો કે તેઓ તેને પ્રતિકાર તરીકે બોલાવે છે તેઓ તેને પ્રતિકાર દર તરીકે કેતા નથી સાહિત્યમાં તેને માત્ર પ્રતિકાર તરીકે જ ઓળખવામાં આવે છે અને કેન્દ્રની તિરાડ માટે આપણે આ પ્રતિકારને સપાટીની ઊર્જા ગામા s ની દ્રષ્ટિએ જોયો છે જુઓ આ ખૂબ મહત્વનું છે આપણે ટેન્શન સ્ટ્રીપમાં મધ્યસ્થ તિરાડની સમસ્યા તરફ જોયું છે અને આપણે તેને ચોક્કસ રીતે પણ જોયું છે આ આપણને મદદ કરી સપાટીની ઊર્જાની દ્રષ્ટિએ પ્રતિકારને સમજાવીને આપણે જાળીની ગણતરીના આધારે સૈદ્ધાંતિક તાકાત શું છે તેની સરખામણી કરવામાં સક્ષમ હતા જેમાં સપાટીની ઊર્જા સાથે સંકળાયેલ શબ્દ પણ હતો અને વૈજ્ઞાનિકોએ તેને કદ અસર તરીકે શું બનાવ્યું હતું તે ગ્રીફિથ દ્વારા ખરેખર ક્રેક સાઇઝ ઈફેક્ટ તરીકે ઓળખવામાં આવ્યું હતું અને આ દ્રષ્ટિકોણથી આપણે ઇંગ્લિસ સોલ્યુશન દ્વારા પેદા થયેલા વિરોધાભાસને દૂર કરવામાં પણ સક્ષમ હતા તિરાડની લંબાઈ પણ ભૂમિકા ભજવે છે તે ગ્રિફિથ દ્વારા મુખ્ય યોગદાન હતું અને બીજું પાસું જે તમારે જોવું પડશે તે છે આપણે ઊર્જા સંતુલન કર્યું છે આપણે એમ પણ કહ્યું છે કે બે નવી સપાટીની રચના માટે મને ઊર્જાની જરૂર છે અને આ ઊર્જા પ્રણાલીની તાણ ઊર્જામાંથી આવે છે અને પ્રતિકાર પદાર્થમાં સહજ છે અને બરડ પદાર્થ માટે આપણે કેન્દ્રની તિરાડ R સમાન 2 ગામા s પર જોયું છે શું આ અચળ રહે છે અથવા તે a નું કાર્ય છે કે કેમ આપણે રાહ જોવી પડશે કારણ કે માત્ર આપણું ધ્યાન બરડ ઘન પદાર્થો સુધી મર્યાદિત રાખવું પૂરતું રહેશે નહીં કારણ કે આપણે ઉચ્ચ તાકાતવાળા નરમ મિશ્રિતધાતુમાં શું થાય છે તે જોવું પડશે આવી પરિસ્થિતિ માટે ઇરવિન કેવી રીતે ફેરફાર કરી શક્યો તેથી આપણે રાહ જોવી પડશે અને તે Rની વ્યાખ્યા સાથે રમે છે તેથી આપણી બધી ભવિષ્યની ચર્ચામાં આપણે આને ફક્ત R તરીકે રાખીશું શું તે સ્થિર છે શું તે બધા વળાંક છે કે નહીં આપણે તેને જોઈએ છીએ બીજું પાસું એ છે કે આપણે બે નવી સપાટીઓની રચના માટે કહ્યું છે મને ઉપલબ્ધ થવા માટે ઊર્જાની જરૂર છે જુઓ કોઈપણ ગાણિતિક વિકાસમાં જ્યારે તમે કોઈ શરત કહો છો ત્યારે તમારે લાયક બનવું પડશે કે તે જરૂરી શરત છે કે પૂરતી શરત છે શું શરત બંને જરૂરી છે અને આ મુદ્દાઓ પૂરતા છે આપણે તેને અત્યારે મુલતવી રાખીશું આપણે ખરેખર ફ્રેકચરની અસ્થિરતાને વધુ વિગતવાર જોઈશું અને આવશ્યક શરત શું છે પર્યાપ્ત સ્થિતિ શું છે તે લાયક ઠરે છે બધા સાથે આપણે માત્ર ઊર્જા સંતુલન જોયું છે આ રીતે આ સમસ્યાનો સામનો કરવામાં આવ્યો G as a function of potential energy by energy balance ઊર્જા સંતુલન દ્વારા સંભવિત ઊર્જાના કાર્ય તરીકે જ હવે આપણે જઈને સામાન્યીકરણ કરવાનો પ્રયત્ન કરીશું અને સંભવિત ઊર્જામાં ફેરફારની દ્રષ્ટિએ ઊર્જા પ્રકાશન દરની યાદી આપીશું અને તમે જાણો છો કે જ્યારે હું આ વિષય લઉં છું ત્યારે હું એક જ તિરાડને ધ્યાનમાં લઈશ જેમાં એક તિરાડ ટિપ હશે તેમાં બે તિરાડ ટીપ્સ નહીં હોય તમે જાણો છો કે જો તમે અચળ લોડ અને અચળ વિસ્થાપનને સમજાવવા માટે લીધેલા ઉદાહરણો જુઓ છો તો આપણી પાસે ડબલ કેન્ટિલીવર બીમ નમૂનો હતો જેમાં એક જ તિરાડ હતી માત્ર એક તિરાડ ટિપ ઉપલબ્ધ હતી કાં તો તે શ્રેણીની હોઈ શકે અથવા ધારની તિરાડવાળી તકતી અને આપણે જે જોઈશું તે છે તિરાડનો વિસ્તાર વધારો છે જે ડેલ્ટા A દ્વારા આપવામાં આવે છે અને આપણે શોધવા માંગીએ છીએ કે આ કેવી રીતે થઈ શકે તે કામ અથવા તાણ ઊર્જા અને ઊર્જા પ્રકાશન દર સાથે સંબંધિત હોઈ શકે છે સામાન્ય પરિસ્થિતિમાં તમારી પાસે ડેલ્ટા W બાહ્ય દ્વારા આપવામાં આવેલા કામમાં ફેરફાર તેમજ તાણ ઊર્જામાં ફેરફાર હશે ચોક્કસ પરિસ્થિતિમાં તમારી પાસે માત્ર તાણ ઊર્જામાં ફેરફાર હોઈ શકે છે તેથી જ્યારે તમે સામાન્ય અભિવ્યક્તિ લખવાનો પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે તમારે આ બંનેને ગૂંચવવું જોઈએ નહીં જેમાં બાહ્ય કાર્યના ઘટકો તેમજ તાણ ઊર્જામાં ફેરફાર હશે ઊર્જા પ્રકાશન દર શું છે તે આપણે પહેલેથી જ જોઈ લીધું હોવાથી હું આ રીતે ઊર્જા સંતુલન લખી શકું છું જો મને ખબર નથી કે ઊર્જા પ્રકાશન દર શું છે તો આપણે આ ડાબી બાજુએ લખીશું અને જમણી બાજુએ આ લખીશું અમારા વિકાસમાં આપણે પહેલેથી જ જોયું છે કે ઊર્જા પ્રકાશિત દર શું છે આપણે G 1 ને ડેલ્ટા A માં લખી શકીએ છીએ તે દર્શાવવા માટે કે આપણે મોડ I પરિસ્થિતિ પર ચર્ચા કરી રહ્યા છીએ જે બાહ્ય કાર્યમાં થયેલા ફેરફારને તાણ ઊર્જામાં બાદબાકી ફેરફાર કરવા સમાન છે અને આ ઊર્જા સંતુલન લખવામાં આપણે કેવી રીતે વ્યાજબી છીએ આપણે આદર્શ રીતે બરડ ઘન પદાર્થો પર વિચાર કરી રહ્યા છીએ ઊર્જાનો કોઈ વિસર્જન નથી ઊર્જાનું એક સ્વરૂપ બીજા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અને અહીં ફરી આપણે જોઈ રહ્યા છીએ તે સમયે જ્યારે તિરાડ ફેલાવવાની છે તેનો પ્રચાર શરૂ થયા પછી આપણે ત્વરિત તરફ જોતા નથી આપણે ફક્ત તે જ ક્ષણ માટે લખી રહ્યા છીએ આ ઊર્જા સંતુલન અમને જે મળ્યું છે આપણે તેને અનુકૂળ રીતે ફરીથી બનાવીશું જુઓ સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતમાં લોકો પાસે સંભવિત ઊર્જા શું છે તેની વ્યાખ્યા છે આપણે આ અભિવ્યક્તિને આવી રીતે ફરીથી ગોઠવવાનો પ્રયત્ન કરીશું અને તે જ આ સ્લાઇડમાં સૂચિબદ્ધ છે તેથી આપણે શું કરીએ છીએ આપણે સમીકરણને ડેલ્ટા A દ્વારા વિભાજીત કરીએ છીએ અને આ પગલું નોંધીએ અને મર્યાદા લેતા ડેલ્ટા A 0 તરફ વળે છે આ એક મુખ્ય મુદ્દો છે તમારે આ ચૂકી ન જવું જોઈએ ગમે તેટલું વૃદ્ધિ પરિવર્તન વૃદ્ધિ પરિવર્તન અત્યંત નાનું છે તે આપણે જોઈ રહ્યા છીએ તેથી મને જે મળે છે તે da U બાદબાકી w બાહ્ય દ્વારા d ની બરાબર છે અને સ્થિતિસ્થાપકતા સાહિત્યના સિદ્ધાંતમાં u બાદબાકી w બાહ્યના સંયોજનને કેપિટલ pi તરીકે ઓળખવામાં આવે છે જે સંભવિત ઊર્જા તરીકે ઓળખાય છે તમે જાણો છો કે જ્યારે તમે સાતત્ય મિકેનિક્સથી ફ્રેકચર મિકેનિક્સ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છો ત્યારે લોકો તે જોવા માંગતા હતા કે તમે સાતત્ય મિકેનિક્સમાં કયા પરિમાણોને જાણો છો જ્યારે તમે ફ્રેક્ચર મિકેનિક્સ માં આવો ત્યારે તેઓ કેવા દેખાય છે તેથી તમે ફ્રેક્ચર પેરામીટરને તે જથ્થાના સંદર્ભમાં વ્યક્ત કરવા માગો છો કે જેનાથી આપણે ટેવાયેલા છીએ તેથી આપણે જે લખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે છે આપણે G ને d કેપિટલ pi ના બાદબાકી તરીકે d A દ્વારા વિભાજીત કરીએ છીએ તેથી આ સામાન્ય અભિવ્યક્તિ છે તમારે જે ધ્યાનમાં રાખવું પડશે તે એ છે કે G તેની સંભવિત વૃદ્ધિ માટે અભ્યાસ કરેલા તિરાડ માટે હંમેશા હકારાત્મક છે તેથી તમને જે મળશે તે છે આપેલ ચોક્કસ ઉદાહરણો માટે સમગ્ર અભિવ્યક્તિ હકારાત્મક બનશે અને ડેલ્ટા A શું છે ડેલ્ટા A એ તિરાડ વિસ્તરણના B થી ડેલ્ટા A માં બરાબર છે અને આપણે માત્ર એક તિરાડ ટિપ જોઈ રહ્યા છીએ તેથી તિરાડ ડેલ્ટા A દ્વારા વિસ્તરે છે તેથી આનો ઉપયોગ કરીને સમીકરણને 1 દ્વારા B D કેપિટલ pi ને d a દ્વારા વિભાજીત કરીને ફરીથી લખી શકાય છે તેથી તાણ ઊર્જા મુક્ત દર માટે આ સૌથી સામાન્ય અભિવ્યક્તિ છે તેથી તમારે આપેલ પરિસ્થિતિ માટે d દ્વારા d કેપિટલ pi શબ્દની ગણતરી કરવી પડશે અને અચળ લોડ તેમજ અચળ વિસ્થાપન માટે શું પરિણામ આવે છે તે આપણે જોઈશું અચળ ભાર માટે ડેલ્ટા pi ને બાદબાકી 1 હાફ Pdv તરીકે આપવામાં આવે છે તે ડેલ્ટા U ના બાદબાકી સમાન છે તેથી ડેલ્ટા U ના બાદબાકી જ્યારે તમે તેને અહીં મુકો છો બાદબાકીની બાદબાકી વત્તા બને છે છેવટે G ધન છે અને અચળ વિસ્થાપનના કિસ્સામાં મારી પાસે આ 1 બાય 2 v ગુણ્યા dPમાં છે અને મને આ ડેલ્ટા u તરીકે મળે છે પરંતુ આ ડેલ્ટા u નકારાત્મક છે કારણ કે આપણે પહેલેથી જ જોયું છે આપણે તેને ફરીથી જોશું તે બાદબાકી હકારાત્મક બનશે અથવા બીજા શબ્દોમાં કહીએ તો આપણે G દ્વારા 1 ને B dU દ્વારા da તરીકે પણ લખી શકીએ છીએ કાં તો તમે તેને સંભવિત ઊર્જાની દ્રષ્ટિએ જોઈ શકો છો અથવા તમે તાણ ઊર્જાના સંદર્ભમાં પણ જોઈ શકો છો તમે બીજા અભિવ્યક્તિને જોઈને જાણો છો લોકો તેને તાણ ઊર્જા પ્રકાશન દર તરીકે પણ કહે છે પરંતુ તે સામાન્ય વ્યાખ્યા નથી ભલે મારી પાસે 1ભાગ્યા B dU દ્વારા ગાણિતિક રીતે હોય જો તમે સમસ્યાના ભૌતિકશાસ્ત્રમાંથી જુઓ અચળ લોડના કિસ્સામાં આપણે જોશું કે બે નવી તિરાડ સપાટીઓની રચના માટે ઊર્જાની જરૂરિયાત ખરેખર બાહ્ય કાર્યમાંથી આવી છે તેથી આપણે ઊર્જા પ્રકાશન દર તરીકે વ્યાખ્યા જાળવી રાખીશું આપણે તેને તાણ ઊર્જા પ્રકાશન દર તરીકે નહીં કહીએ ફ્રેક્ચર મિકેનિક્સ ના વિકાસમાં પણ આ પ્રકારની વિચારસરણી હતી હવે આપણે ફરીથી અમારા અચળ ભાર પર પાછા જઈએ છીએ આપણે આપણી સમજને મજબૂત કરીશું તેથી તમને અહીં જે મળે છે તે છે તમે લંબાઈના તિરાડ સાથેના નમૂના માટે લોડ વિરુદ્ધ વિસ્થાપન વચ્ચેનો આલેખ દોરો લંબાઈના વત્તા da સાથેના બીજા નમૂના માટે દેખીતી રીતે જડતા ઓછી થઈ છે તેથી a ની તિરાડ લંબાઈ માટે દોરેલા આલેખની નીચે આલેખ છે અને ફક્ત આ શક્તિઓ જુઓ આપણી પાસે તાણ ઊર્જામાં ફેરફાર છે આપણે શોધી કાીએ છીએ કે અંતિમ તાણ ઊર્જા શું છે પછી આપણે જોઈએ છીએ કે પ્રારંભિક તાણ ઊર્જા શું છે અને તાણ ઊર્જામાં તફાવત જોવા મળે છે પછી તમે બાહ્ય કાર્ય પણ જોયું અહીં સૂક્ષ્મ મુદ્દો એ છે કે તે d 1 માં p 1 છે તે અડધું નથી કારણ કે વિસ્થાપન dv માટે ભાર અચળ રહે છે તેથી તે એક લંબચોરસ છે અને આખરે તમને પ્રણાલીની સંભવિત ઊર્જામાં ફેરફાર તરીકે જે મળે છે તે આ ત્રિકોણ દ્વારા આપવામાં આવે છે તમે જાણો છો કે આ ખૂબ મહત્વનું છે આપણે આલેખીય અભિગમના દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છીએ તે તમને સારી સમજ આપે છે પછી આપણે અચળ વિસ્થાપન જોઈએ છીએ તેથી અહીં ફરીથી તમારી પાસે બે પ્રણાલીો છે એક જેમાં શરૂઆતમાં તિરાડ હતો તે a વત્તા ડેલ્ટા a સુધી ફેલાયેલ છે અને તમારી પાસે આ આલેખ છે અને બિંદુ ઉપયોગિતા ખસેડાતી નથી તેને સ્થિર પકડ કહેવામાં આવે છે આને ધ્યાનમાં રાખીને બાહ્ય કામ 0 છે અને તમે તાણ ઊર્જામાં અંતિમ તાણ ઊર્જા અને પ્રારંભિક તાણ ઊર્જાને જોઈને ફેરફાર મેળવો છો અને તમને લાગે છે કે પ્રક્રિયામાં તાણ ઊર્જા ઘટી છે અને તમને જે સંભવિત ઊર્જા મળે છે તે ડેલ્ટા u ની બરાબર છે પરંતુ આ ફેરફાર નકારાત્મક છે અને ઊર્જા ઉપલબ્ધતા શું છે ફરીથી આ ત્રિકોણ Expression of G in terms of compliance અનુપાલનની દ્રષ્ટિએ G ની અભિવ્યક્તિ જુઓ હવે આપણે ઊર્જા પ્રકાશન દર માટે અન્ય અભિગમ અપનાવીશું જુઓ આપેલ પ્રાયોગિક સમસ્યા માટે તિરાડની હાજરીમાં ઊર્જા શોધવી એક પડકારજનક કાર્ય છે કેન્દ્ર તિરાડ માટે આપણે ઉપલબ્ધ ઉકેલ લીધો આપણે અત્યાર સુધી અમારા વિકાસમાં કઠોર ગણિત કર્યું નથી તિરાડ ટીપ સ્ટ્રેસ અને વિસ્થાપન ક્ષેત્રો પર આપણી ચર્ચા બાદ જ આપણે તે કરી શકીશું તેથી ઇરવિને જે સૂચવ્યું તે હતું જો તમે પ્રણાલીના પાલનને જોશો તો વાસ્તવિક પરિસ્થિતિમાં ગણતરી કરવી વધુ સરળ છે તમે ફક્ત એક પ્રયોગ કરી શકો છો અને તિરાડની હાજરીમાં તેનું અનુપાલન શોધી શકો છો તેથી હવે આપણે શું કરીશું આપણે અનુપાલનની દ્રષ્ટિએ ઊર્જા પ્રકાશન દર માટે સમીકરણો મેળવીશું આપણે પહેલેથી જ નોંધ્યું છે કે વધતી તિરાડ લંબાઈ સાથે ઘટકની જડતા ઘટે છે આ જાણીતી હકીકત છે અને આપણે એ પણ જાણીએ છીએ કે અનુપાલન શું છે તમારી નક્કર મિકેનિક્સ સમજણથી તે જડતાનો વિપરીત છે અને પાલન પ્રતીક કેપિટલ C દ્વારા આપવામાં આવે છે અને જડતા નાની k છે તેથી જો તમે ઈતિહાસિક રીતે જોશો તો તે ઇરવિને સૂચવ્યું હતું ફ્રેક્ચર મિકેનિક્સ સમસ્યાઓ સંબંધિત હોવાથી પાલન સાથે વ્યવહાર કરવો સરળ છે તેથી આપણે અભિવ્યક્તિઓને ફરીથી ગોઠવીશું લોડિંગના સામાન્ય કેસ માટે તમે લોડ વિસ્થાપન સંબંધને k v ની બરાબર P તરીકે લાગુ કરી શકો છો આને nu તરીકે ન વાંચો તે ઇટાલિક ફોન્ટમાં દેખાય છે nu તરીકે દેખાય છે પરંતુ આને k માં v માં વાંચો હું આ અભિવ્યક્તિને અનુપાલનની દ્રષ્ટિએ ફરીથી વાંચવા માંગુ છું આપણે પહેલેથી જ જોયું છે કે પાલન જડતાની વિરુદ્ધ છે તેથી જ્યારે તમે k ને અવેજી કરો છો ત્યારે મને CP સમાન v અભિવ્યક્તિ મળશે તમે જાણો છો કે આ બધા ખૂબ સરળ અભિવ્યક્તિઓ છે હકીકતમાં આપણે જઈશું અને અચળ ભાર અને અચળ વિસ્થાપનની ગણતરી કરીશું આપણે CP ની સમાન આ અભિવ્યક્તિ સાથે રમવું પડશે અને આપણે શું કરવા માંગીએ છીએ d દ્વારા d કેપિટલ pi ને બદલે આપણે તેને dC ની દ્રષ્ટિએ da દ્વારા બદલવા માંગીએ છીએ તે ધ્યાન છે અને હું ઇચ્છું છું કે તમે આ વ્યુત્પત્તિ જાતે કરો હું તમને અધવચ્ચે લઈ જઈશ તમને થોડો સમય આપીશ અને આ સમીકરણો સાથે રમીશ અને અભિવ્યક્તિ મેળવવાનો પ્રયાસ કરીશ મેં ઉલ્લેખ કર્યો છે તેમ આપણે આને બે આત્યંતિક કેસો માટે હલ કરીશું એક અચળ ભાર છે બીજું અચળ વિસ્થાપન છે આપણે આ કેમ જોઈએ છીએ તેઓ તમારા વિશ્લેષણાત્મક અભિવ્યક્તિઓ લખવા તેમજ પ્રયોગો કરવાના દૃષ્ટિકોણથી અનુકૂળ છે આપણે પહેલેથી જ નોંધ્યું છે જેમ કે વધતા ફેરફારો 0 ની નજીક આવે છે અચળ લોડમાં ઊર્જા ઉપલબ્ધતા તેમજ અચળ વિસ્થાપન સમાન છે હકીકતમાં જો તમે કાળજીપૂર્વક જોયું હોય તો અચળ લોડ અને અચળ વિસ્થાપન બંને કેસો માટે અમને છેલ્લે ઊર્જા પ્રકાશન દર 1 દ્વારા B dU દ્વારા દાથી વિભાજિત કરવામાં આવ્યો તેથી ગાણિતિક રીતે આપણે પહેલેથી જ બતાવ્યું છે ઊર્જાની ઉપલબ્ધતા સમાન છે જે આપણે સંભવિત ઊર્જા અથવા તાણ ઊર્જાના દૃષ્ટિકોણથી જોયું છે હવે આપણે શું કરવા માગીએ છીએ ઊર્જા પ્રકાશન દરની વિભાવનાને વ્યવહારિક સમસ્યાઓ પર લાગુ કરવા માટે ઇરવિને સૂચવ્યું ચાલો આપણે અનુપાલન જોઈએ આપણે આ અચળ લોડ તેમજ અચળ વિસ્થાપન માટે મેળવીશું હવે ચાલો અચળ લોડ કરવા માટે જોઈએ તેથી આ તે છે જ્યાં આપણને અગાઉ મળ્યું છે આપણે P dv ના બાદબાકી 1 અડધા સુધી આવ્યા છીએ આ તમે જાણો છો હવે હું ઇચ્છું છું કે તમે યોગ્ય માત્રામાં અનુપાલનની દ્રષ્ટિએ જથ્થાને બદલવામાં એક કે બે મિનિટનો સમય કાઢો અને તમારે એક કિસ્સામાં લાવવું પડશે અચળ ભાર બીજા કિસ્સામાં અચળ વિસ્થાપન યોગ્ય પ્રકારનું ગાણિતિક સરળીકરણ એકદમ સરળ અને તમારે શું મેળવવું પડશે છેલ્લે ઊર્જા પ્રકાશન દર માટે જે પણ અભિવ્યક્તિ મને અચળ લોડમાં મળે છે તે અચળ વિસ્થાપન સમાન હોવી જોઈએ તે અપેક્ષા છે હું ઈચ્છું છું કે તમે તેનું કામ કરો કૃપા કરીને તેને ઉકેલવા માટે તમારો સમય લો પછી હું તમને મદદ કરીશ તે એકદમ સરળ છે અને તમે v બરાબર CP ને જુઓ અને અહીં મુખ્ય મુદ્દો એ છે કે આપણે વધતા જતા પરિવર્તનને જોવા જઈ રહ્યા છીએ તેથી જ્યારે તમે તફાવત કરો છો ત્યારે હું આને C ગુણ્યા dp વત્તા P ગુણ્યા dCમાં લઈશ અને તમારે જોવું પડશે આપણે અચળ લોડિંગની ચર્ચા કરી રહ્યા છીએ અચળ લોડિંગ હેઠળ dp 0 પર જાય છે તેથી જ્યારે હું ઊર્જા પ્રકાશન દર લખીશ ત્યારે હું તેને અનુપાલનની દ્રષ્ટિએ બદલીશ એકદમ સરળ તમારે તે ઓળખવું પડશે જ્યારે તમે ભેદ પાડશો ત્યારે આપણે તેને C dp વત્તા P dc તરીકે લખવું જોઈએ જો કે તમે આ ગણિત શીખ્યા છો તમે આને જોઈ શકો છો તો મને અહીં શું મળે છે તેથી ડેલ્ટા કેપિટલ pi ઋણ એક દુત્યાઉંસ pdc જે બાદબાકી ના અડધા બને છે જે p વર્ગ dCના બાદબાકી અડધા સુધી ઘટાડે છે તેથી જો હું તેને સામાન્ય અભિવ્યક્તિમાં બદલી દઉં તો હું આને મર્યાદા ડેલ્ટા A માં 0 તરીકે જોઉં છું આપણને એવું હતું કે બાદબાકી ડેલ્ટા pi ને ડેલ્ટા A દ્વારા વિભાજીત કરવામાં આવે છે અને ડેલ્ટા A એ B માં da સિવાય બીજું કંઈ નથી અને આપણી પાસે છે ડેલ્ટા pi શું છે તે પહેલાથી જ મેળવવામાં આવ્યું છે અને તમે ઊર્જા પ્રકાશન દર માટે અભિવ્યક્તિ મેળવો છો કારણ કે P દ્વારા 2B dC દ્વારા da હકીકતમાં જો તમે તમારી અસાઇનમેન્ટ શીટ પર નજર નાખો છો તો તમને અનુપાલનના માપનના પ્રયોગથી સમસ્યા છે તેથી આલેખીય અભિગમથી તમારા માટે da અવેજી દ્વારા dcનો ડેટા એકત્રિત કરવો અને ઊર્જા પ્રકાશન દરની ગણતરી કરવી શક્ય છે તેથી તે ઊર્જા પ્રકાશન દરના ખ્યાલને વ્યવહારિક સમસ્યાઓ પર લાગુ કરવા માટે મીડિયા દ્વારા પ્રદાન કરે છે તેથી જ્યારે તમે સોંપણી સમસ્યા હલ કરો છો ત્યારે તમે તેને વધુ સારી રીતે સમજી શકશો જ્યારે હું અચળ વિસ્થાપન માટે આગળ વધું છું ત્યારે એ કહેવાની જરૂર નથી કે તમારે ઊર્જા પ્રકાશન દરની અંતિમ અભિવ્યક્તિ મેળવવી પડશે કારણ કે p દ્વારા સ્ક્વેર્ 2 B dc કારણ છે આપણે વધતા જતા ફેરફારો જોઈ રહ્યા છીએ જે ખૂબ નાના છે આ મુખ્ય મુદ્દો છે અહીં ફરીથી હું અડધા રસ્તે જઈશ તેથી હવે તમારે આને કાળજીપૂર્વક ફરીથી બનાવવું પડશે મારી પાસે ડેલ્ટા pi 1 તરીકે ભાગ્યા 2 v ગુણ્યા dp છે ફરીથી પાછા જાઓ અને અનુપાલન પર મૂળભૂત સંબંધ જુઓ તેને અલગ કરો અને તેને કાળજીપૂર્વક બદલો તમારે તેને કામ કરવાની જરૂર છે એક કે બે મિનિટ લો તે એકદમ સરળ છે કારણ કે તમે અંતિમ પરિણામ જાણો છો પરિણામ જાણીતું છે તેથી તમે હંમેશા પાછળની તરફ કામ કરી શકો છો અને ખાલી જગ્યાઓ ભરી શકો છો કોઈપણ રીતે આપણે ગણિત જોઈશું તમારે અચળ વિસ્થાપન માટે dv 0 ની બરાબર ઓળખવું પડશે પહેલાના કિસ્સામાં જ્યારે આપણે અચળ ભાર જોતા હતા ત્યારે આ શબ્દ 0 પર જતો હતો તેથી આપણે ફક્ત dv શું છે તે લખ્યું હવે dv 0 છે તેથી તમને બંને વચ્ચે આંતર સંબંધ મળશે ફક્ત તે જ મારે તેને અહીં બદલવું પડશે જો હું ઊર્જા પ્રકાશન દરની મૂળભૂત વ્યાખ્યા લાગુ કરું તો મને G સમાન 1 તરીકે 2B v ગુણ્યા dP દ્વારા દા તરીકે ગુણાકાર મળે છે તેથી મારે આ dp બદલવું પડશે અને મને આમાંથી મળશે તેથી મારી પાસે જે છે તે છે જ્યારે હું dv 0 ની બરાબર મુકું છું ત્યારે મને cdp બરાબર બાદબાકી pdc મળે છે તેથી dp સી દ્વારા બાદબાકી p ગુણ્યા dc બની જાય છે તેથી જ્યારે હું તેને આ અભિવ્યક્તિમાં અવેજી કરું છું ત્યારે મને અંતિમ અભિવ્યક્તિ મળે છે કારણ કે G1 ને da ના દ્વારા 2B dC દ્વારા P સ્ક્વેર્ બરાબર છે તેથી ગાણિતિક દ્રષ્ટિકોણથી અચળ લોડિંગ અને અચળ વિસ્થાપન બંનેના કિસ્સામાં ઊર્જાની ઉપલબ્ધતા સમાન છે આપણે ફરી પાછા જઈશું અને આલેખને જોઈશું ફક્ત પોતાને ખાતરી કરવા માટે તમારી પાસે સામાન્ય લોડિંગ છે અને આપણે તેને લાલ ત્રિકોણ તરીકે મુકીએ છીએ અને નોંધવા માટેનો મુખ્ય મુદ્દો એ છે કે જ્યારે dp અથવા ડેલ્ટા p 0 પર ટેન્ડિંગ કરે છે અથવા ડેલ્ટા v 0 પર ટેન્ડિંગ કરે છે ત્યારે આ ત્રિકોણ પણ 0 પર જાય છે ગ્રાફિકલ પરિપ્રેક્ષ્ય તેમજ ગાણિતિક દ્રષ્ટિકોણથી અચળ લોડિંગ તેમજ અચળ વિસ્થાપનના કિસ્સામાં ઊર્જા ઉપલબ્ધતા સમાન છે આપણે બંને વચ્ચે કેમ ફેરબદલ કરીએ છીએ કારણ ચોક્કસ ગાણિતિક વિકાસ આમાંના કોઈ એક કિસ્સામાં સરળ છે અને એ પણ તમે તેને પ્રાયોગિક માપ માટે વિસ્તૃત કરી શકો છો તેથી તે વ્યવહારિક સમસ્યાઓ માટે ફ્રેક્ચર મિકેનિક્સ ખ્યાલોને લાગુ કરવા માટે મીડિયા દ્વારા પ્રદાન કરે છે તેથી આ જ કારણ છે કે લોકોએ તેની તરફ જોયું છે Evaluation of G for examples હવે આપણે શું કરીશું આપણે બે ઉદાહરણો માટે ઊર્જા પ્રકાશન દરનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરીશું પ્રથમ આપણે ડબલ કેન્ટિલીવર બીમની સમસ્યાને લઈશું અને આને ફ્રેક્ચર મિકેનિક્સ સાહિત્યમાં d c b નમૂના તરીકે પણ ઓળખવામાં આવે છે જે ક્ષણે તમે d c b કહો છો ત્યારે તમારે ઓળખી લેવું જોઈએ કે તમારી પાસે આ પ્રકૃતિનો નમૂનો છે તમારી પાસે તિરાડ છે અને ઉપર અને નીચેનો ભાગ કેન્ટીલિવરની જેમ વર્તે છે અને પદાર્થની મજબૂતાઈના સરળ અભ્યાસક્રમથી તમે જાણો છો કે મુક્ત છેડે વિકૃતિ શું છે અને તે 3EI દ્વારા પા ક્યુબ જેટલો ડેલ્ટા તરીકે આપવામાં આવે છે તે અહીં આપવામાં આવ્યું છે જ્યાં તમારી પાસે E છે તે યંગનું મોડ્યુલસ છે એ બીમની લંબાઈ છે હું જડતાનો ક્ષણ છું બી એ બીમની જાડાઈ છે જે સ્ક્રીનમાં છે જાડાઈ સ્ક્રીનમાં છે આ તે છે જે જાડાઈ છે અને ઊંચાઈ h તરીકે લેવામાં આવે છે અને તમે જાણો છો કે કુલ વિસ્થાપન v છે તેથી જો મારે v લખવું હોય તો તે 2 ગણા ડેલ્ટા સિવાય બીજું કંઈ નથી આ કેન્ટિલીવર બીમનું મુક્ત અંત વક્રતા છે મારી પાસે અહીં એક બીમ છે બીજો બીમ અહીં છે તો તેનો સુઘડ રેખાચિત્ર બનાવો અને પછી લખો કે v શું છે તેથી 3EI દ્વારા આપણને 2P એક ક્યુબ જેટલું વિસ્થાપન મળે છે જે ક્ષણે તમે બળ વિસ્થાપન સંબંધ લખો છો તે અનુપાલન શું છે તે લખવું તમારા માટે સરળ છે તેથી એકવાર તમે પાલન મેળવો ઊર્જા પ્રકાશન દર અરજી કરવા માટે સીધા આગળ છે તેથી જ મેં એક સરળ સમસ્યા હાથ ધરી છે તે માત્ર સરળ નથી સમસ્યા ખૂબ ઉપયોગી છે તે કેવી છે તે આપણે જોઈશું હાલમાં આપણે ફક્ત જઈને જોઈશું કે આ સમસ્યા માટે ઊર્જા પ્રકાશન દર શું છે અને તમારે શું ધ્યાનમાં રાખવું પડશે જડતાની ક્ષણ 12 દ્વારા ભ ક્યુબ છે અને v માટે અભિવ્યક્તિથી તમારા માટે 3EI દ્વારા 2a ક્યુબ તરીકે પાલન C લખવું સરળ છે અને હવે હું દ્રષ્ટિએ I ને બદલો 12 દ્વારા bh ક્યુબનું જે ક્ષણે તમે પાલન જાણો છો તે તમારા માટે straightર્જા પ્રકાશન દર મેળવવા માટે સીધા આગળ છે અહીં ફરીથી સરળ ગણતરી કરો જુઓ જો તમે સરળ ગણતરી કરો છો તો વર્ગમાં તમને સંતોષ લાગે છે અને જ્યારે તમારે પુનરાવર્તન કરવું પડશે ત્યારે તે ગ્રીક અને લેટિન તરીકે દેખાશે નહીં તેથી પછી અને ત્યાં આ સરળ ગણતરીઓ કરો સંબંધિત અભિવ્યક્તિમાં તેને બદલવા માટે એક મિનિટ લો અને મારા પરિણામ સાથે તેને ચકાસો તેથી આ પરિણામ ફ્રેક્ચર મિકેનિક્સ ના કેટલાક પાસાઓની ચર્ચા કરવા માટે ખૂબ ઉપયોગી બનશે હવે આપણે અંતિમ અભિવ્યક્તિ જોઈશું આપણે જાણીએ છીએ કે G ને 2BdC ભાગ્યા da ભાગ્યા P વર્ગ તરીકે આપવામાં આવે છે તેથી જ્યારે હું આ અભિવ્યક્તિઓને અવેજી કરું છું જ્યારે હું 8a ક્યુબને EBh ક્યુબ દ્વારા a ના સંદર્ભમાં વિભાજીત કરું છું ત્યારે હું આને P 24 વર્ગ 2B ભાગ્યા EB h ક્યુબમાં વિભાજીત કરું છું અને અભિવ્યક્તિ આ રીતમાં ફરીથી ગોઠવાય છે ડબલ કેન્ટિલીવર બીમ નમૂના માટે ઊર્જા પ્રકાશન દર 12 ભાગ્યા E વર્ગ B વર્ગ P વર્ગ ભાગ્યા h ક્યુબ છે અને આ અભિવ્યક્તિ સાથે આપણે શું કરીશું જુઓ ફ્રેક્ચર મિકેનિક્સ વિકસાવતી વખતે મેં કહ્યું છે કે તેઓ ગણિતના આધારે જે પણ અવલોકનો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓએ એક પ્રયોગમાં જોવાનો પ્રયાસ કર્યો કે શું ગાણિતિક વિકાસ સુસંગત છે કે નહીં કોઈ મોટી સમસ્યાઓથી મુક્ત ફ્રેક્ચર માં આપણે જાણવા માંગીએ છીએ કે તિરાડ કેવી રીતે ફેલાય છે આપણે એવી પરિસ્થિતિઓની પણ ચર્ચા કરી છે જ્યાં સ્થિર તિરાડ ગ્રોથ હોઈ શકે ફ્રેક્ચર સ્થિર હોઈ શકે છે આ એક પાસું છે બીજું પાસું છે શું તમે તિરાડ વૃધ્ધિને પકડી શકો છો તેનો અર્થ એ કે ઊર્જા પ્રકાશન દર અલગ હોવો જોઈએ આપણે ઊર્જા પ્રકાશન દર શું છે પ્રાયોગિક રીતે નિયંત્રિત કરવા માટે સક્ષમ હોવા જોઈએ અને ફ્રેક્ચર મિકેનિક્સ ના પ્રારંભિક વિકાસમાં એક પડકાર એ હતો કે નવી પરીક્ષણ પદ્ધતિઓ કેવી રીતે વિકસાવવી અને નવા પરીક્ષણ નમૂનાઓ પણ તો આ અભિવ્યક્તિને જોયા પછી લોકોએ જે પ્રશ્નો ઉઠાવ્યા તેમાંથી એક હતો શું અચળ G હશે તેવા નમૂનાની રચના કરવી શક્ય છે આ અભિવ્યક્તિઓ સાથે રમવું શક્ય છે તેમાંના કેટલાક અને તેને ઝટકો અને એક નમૂનો બનાવો જેથી તિરાડ વધે તે રીતે જી અચળ રહે અને ફ્રેક્ચર મિકેનિક્સ માં વિકસિત કેટલાક ખ્યાલોને ચકાસવા માટે આ ખૂબ ઉપયોગી છે Design of constant G specimen અચળ G નમૂનાની ડિઝાઇન અને તે જ આપણે હવે જોવા જઈ રહ્યા છીએ અચળ G નમૂનાની ડિઝાઇન અને તમને આ અભિવ્યક્તિમાં શું મળે છે G તિરાડ લંબાઈના ચોરસ તરીકે વધે છે G એ a વર્ગનું કાર્ય છે નમૂનાના ભૌમિતિક ગુણધર્મો સાથે રમીને અચળ Gનો નમૂનો મેળવવો શક્ય છે અને ભૌમિતિક ગુણધર્મો શું છે જેને આપણે બદલી શકીએ આપણે જાડાઈ B તેમજ h સાથે રમી શકીએ છીએ ધારો કે હું જાડાઈ બદલીશ તો શું થશે નમૂનાની લંબાઈ સાથે તમારી પાસે જાડાઈ વધતી રહે છે તો પછી શું થશે આપણે ફ્રેક્ચર મિકેનિક્સ પર ભાર મૂકી રહ્યા છીએ ફ્રેક્ચર મિકેનિક્સ સાકલ્યવાદી છે તે તમને પાતળા નમૂનાઓ માટે ચોક્કસ ભલામણો આપે છે તે તમને જાડા નમૂનાઓ માટે ભલામણોનો બીજો સમૂહ આપે છે તેથી જાડાઈને અલગ કરીને તમે તિરાડની નજીકમાં તણાવની સ્થિતિને બદલી રહ્યા છો તેથી તે ઇચ્છનીય નથી તેથી B અને h બે પરિમાણોમાંથી જો તમે જાડાઈમાં ફેરફાર કરો છો તો તણાવની સ્થિતિ પોતે તિરાડ ટીપ પર બદલાય છે તેથી બી બદલવું ઇચ્છનીય નથી બીજી બાજુ તમે ઊંચાઈ બદલી શકો છો આ રીતે આપણે તિરાડ ટીપ પર તણાવ ક્ષેત્રને બદલીશું નહીં તે ફાયદો છે અને આપણે તેને કેવી રીતે બદલવું તે પણ જોઈશું આપણે શું કરવું જોઈએ અભિવ્યક્તિ સ્થિર રહે તે માટે એટલે કે જી અચળ રહે છે એચમાં એવી રીતે વધારો કે h એ એ પાવર 2 દ્વારા 3 નું પ્રમાણ છે તેથી હું h ને અલગ પાડીશ તેમ છતાં તે બિન રેખીય અભિવ્યક્તિની જેમ દેખાય છે વાસ્તવિકતામાં જો તમે પરિમાણો અને અવેજી જુઓ છો તો તે સીધી રેખાની જેમ વધુ કે ઓછું છે એકવાર તમારી પાસે મોટો નમૂનો હોય તો તમારે કેટલીક અન્ય બાબતો પર પણ ધ્યાન આપવું પડશે આપણે તેના પર સંક્ષિપ્ત દેખાવ પણ કરીશું તેથી તે બતાવે છે કે હું ચલ h રાખીને G ને સ્થિર બનાવી શકું છું જે પાવર 2 બાય 3 નું પ્રમાણ છે સારમાં હું h ક્યુબ દ્વારા વર્ગને અચળ તરીકે જાળવી રાખીશ અને મર્યાદિત તિરાડ લંબાઈ માટે અચળ G નમૂનો શક્ય છે હું ઈચ્છું છું કે તમે આનો સુઘડ રેખાચિત્ર બનાવો તેથી નમૂનો આ રીતે બતાવવામાં આવ્યો છે જે તમે જોયું હતું તેનાથી થોડું અલગ છે તેથી મારી પાસે એક જગ્યા છે જ્યાં હું લોડ લાગુ કરી શકું છું અને નમૂનો આના જેવો છે વ્યવહારમાં આ એક સીધી રેખાની ખૂબ નજીક હોવાનું જણાય છે અને જ્યારે તમારી પાસે આ ઊંચાઈ તિરાડ લંબાઈ સાથે બદલાય છે ત્યારે તમારે જે મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ તે છે જ્યારે તમે કોઈ પ્રયોગ કરો છો ત્યારે જુઓ કે તમે તે જ વિમાનમાં તિરાડ વધવા માંગો છો તમે નથી ઇચ્છતા કે તિરાડ વિચલિત થાય પછી વિશ્લેષણ મુશ્કેલ બને છે કારણ કે જો હું હાંસલ કરું તો પણ અચળ જી નમૂનો જે બતાવે છે કે ઊર્જા પ્રકાશન દરને સમજવા માટે આપણે જે પણ વિકાસ કર્યો છે તે માન્ય છે કારણ કે આપણે આ નમૂના માટે આગાહી કરી છે કે ઊર્જા પ્રકાશન દર અચળ છે અને જો આપણે પ્રાયોગિક રીતે ચકાસીએ કે ઊર્જા પ્રકાશન દર અચળ છે તો પછી તમને શું મળે છે ઊર્જા પ્રકાશન દર અંગેની આપણી સમજ વ્યાજબી રીતે ઠીક છે પરંતુ લોકોએ આવા નમૂનાઓનો ઉપયોગ કર્યો છે અને તિરાડ ધરપકડના દૃશ્યોની પણ શોધ કરી છે લોકોએ તિરાડ લંબાઈના કાર્ય તરીકે જી ફેરફારો વિશે પણ વિચાર્યું તેથી જો ઊર્જાની ઉપલબ્ધતા બે નવી તિરાડો સપાટીની રચના કરતા ઓછી હોય તો પછી તિરાડને આખરે બંધ થવું પડશે તેથી તે બધા માટે લોકોએ આ પર ઝટકો લગાવ્યો તેથી ફ્રેક્ચર મિકેનિક્સ ના પ્રારંભિક વિકાસમાં નવા નમૂનાઓની રચના સમાન પડકારરૂપ હતી તેથી અહીં બતાવેલ વસ્તુની જેમ વિચલન ન થાય તે માટે તિરાડને રોકવા માટે શું કરવું લોકોએ સૂચવ્યું નમૂના પર ગ્રુવ્સ આપો અને આને સાઇડ ગ્રુવ્સ તરીકે ઓળખવામાં આવે છે અને તમે ફક્ત એનિમેશન જુઓ તમે જોશો આ કિસ્સામાં તે વિમાનમાં તિરાડ આગળ વધે છે અને બાજુનું દૃશ્ય આના જેવું છે તેથી તમે નમૂનાની જાડાઈને વધારી દો આ કેન્દ્રિય વિમાન નબળું છે તેથી તમે ઇરાદાપૂર્વક તે કરો છો હકીકતમાં જ્યારે આપણે ફ્રેક્ચર ટફ્નેશ પરીક્ષણ માટેના નમૂનાને જોઈએ ત્યારે આપણે આ ખ્યાલ ઉધાર લઈશું ત્યાં ફરીથી આપણી પસંદગીના પ્લેનમાં ફ્ટીક તિરાડ જાળવી રાખવી જરૂરી છે તેથી આપણે આને એક ફાયદા તરીકે લઈશું અને ત્યાં પણ આપણે કેટલીક ઢબમાં આપણી પસંદગીનું પ્લેન નબળું થવાનું પ્રદાન કરીશું અને તમે જાણો છો કે ઊર્જા પ્રકાશન દરની ઉપયોગિતા જોવા માટે આપણે બીજું ઉદાહરણ પણ લઈશું તમે આ નમૂનાનો સુઘડ રેખાચિત્ર બનાવો જુઓ ઊર્જા પ્રકાશન દરની ચર્ચામાં આપણે બળ અને વિસ્થાપનને જોયું છે તે સામાન્યીકૃત બળ અને અનુરૂપ સામાન્યીકૃત વિસ્થાપન પણ હોઈ શકે છે તે સમાન રીતે લાગુ પડે છે જુઓ બધા સાથે આપણે ફક્ત મોડ 1 લોડિંગના કેસ માટે ઊર્જા પ્રકાશન દર જોયા છે જો સમસ્યા યોગ્ય રીતે ઉભી કરવામાં આવે તો મોડ 3 સમસ્યા અથવા મોડ 2 સમસ્યાને હલ કરવા માટે સમાન અભિગમ વિસ્તૃત કરી શકાય છે અને હવે આપણે કેન્ટીલીવર બીમ નમૂનાની સમસ્યા લઈએ છીએ તે ડબલ કેન્ટિલેવર છે પરંતુ લોડિંગ અલગ છે તમે આ સપાટી અને આ સપાટી પર બેન્ડિંગ ક્ષણ લાગુ કરો અને તે ફાડવાની ક્રિયા પૂરી પાડે છે તે ફાડવાની ક્રિયા પૂરી પાડે છે જે ક્ષણે તમને ફાડવાની ક્રિયા મળે છે આ સ્થિતિ 3 ની સમસ્યા છે અને આપણે પાતળા સભ્યો માટે ઊર્જાની ગણતરી કેવી રીતે કરવી તે પહેલેથી જ જોયું છે તેથી આપણે જે જાણીએ છીએ તે છે ટોચનો ભાગ એ બેન્ડિંગને આધિન બીમ છે અને નીચેનો ભાગ બીમ વળાંકને આધિન છે અને તમે તિરાડની હાજરીમાં તાણ ઊર્જાને 2EI દ્વારા dx માં 2 0 LM વર્ગ તરીકે લખી શકો છો આખી વસ્તુ એક પરિબળ 2 થી ગુણાકાર થાય છે કારણ કે આપણે ટોચની બીમ તેમજ નીચેની બીમને જોઈ રહ્યા છીએ અને તમે અહીં શું લો છો તિરાડની લંબાઈ a છે તેથી બીમની લંબાઈ a તરીકે લેવામાં આવે છે અને dx da સિવાય બીજું કંઈ નથી તેથી અભિન્ન તમે તેને 2EI દ્વારા daમાં 0 સ્ક્વેર્ M થી 2 માં અભિન્ન 0 તરીકે બદલો અને તમારે I માટે આ અભિવ્યક્તિ પણ કાળજીપૂર્વક લખવી જોઈએ જુઓ તમારે બેન્ડિંગ પ્લેન શું છે તે ઓળખવું જોઈએ અને પછી જડતાની ક્ષણ લખો અને જુઓ કે તે કેવી રીતે વળે છે એચ અને બીના પરિમાણો કેવી રીતે બતાવવામાં આવે છે તેથી જ્યારે તમે તેને જુઓ છો ત્યારે તમને 12 દ્વારા h B ક્યુબ તરીકે I મળે છે અને ફક્ત તેને આમાં બદલો એકદમ સરળ અભ્યાસ અને તમને અંતિમ અભિવ્યક્તિ મળે છે જે 12 M વર્ગ Eh B ક્યુબ દ્વારા વિભાજિત તરીકે આપવામાં આવે છે તેથી આ સમસ્યા માટે કે જે સ્થિતિ 3 સ્થિતિ છે G નું મૂલ્ય B dU દ્વારા da દ્વારા 1 તરીકે આપવામાં આવે છે જે તમને EHB પાવર 4 દ્વારા વિભાજિત 12M વર્ગ આપે છે જુઓ મેં 2 સમસ્યાઓ લીધી છે પહેલી સમસ્યા જે આપણે પાલન અભિગમ દ્વારા ઉકેલી હતી બીજી સમસ્યા આપણે તાણ ઊર્જાનું મૂલ્યાંકન કર્યું અને G માટે અભિવ્યક્તિ મેળવી અને તમારી સોંપણી શીટમાં તમને ઘણી સમસ્યાઓ છે જ્યાં તમે સંગ્રહિત ઊર્જા શોધવા અથવા અનુપાલન શોધવા માટે પદાર્થની તાકાતના તમારા જ્ઞાન ને વિસ્તૃત કરી શકો છો અને ઊર્જાનું મૂલ્યાંકન કરી શકો છો પ્રકાશન દર તેથી આ વર્ગમાં આપણે ઊર્જા પ્રકાશન દર પર આપણી સમજને સામાન્ય બનાવી હતી આપણે કેટલીક રીતે સંભવિત ઊર્જાના સંદર્ભમાં ઊર્જા પ્રકાશન દર વ્યક્ત કર્યો છે પછી તિરાડ સાથે સંકળાયેલી સમસ્યાઓ માટે ઇરવિને નિર્દેશ કર્યો કે પાલન કરવું સરળ છે તેથી અમને પાલનની દ્રષ્ટિએ ઊર્જા પ્રકાશન દર પણ મળ્યો અને આપણી સમજણના જ્ઞાનને મજબૂત કરવા માટે આપણે બે ઉદાહરણ સમસ્યાઓ લીધી છે અને ઊર્જા પ્રકાશન દરનું મૂલ્યાંકન કર્યું છે આમાંથી એક ઉદાહરણ સમસ્યાએ ફ્રેક્ચર મિકેનિક્સ માં વિકસિત ખ્યાલોને ચકાસવા માટે રસપ્રદ નમૂનાઓ વિકસાવવાનો સંકેત આપ્યો તેથી આપણે અચળ જી નમૂનાનો રસપ્રદ કિસ્સો જોયો